નમસ્કાર વ્યવહારુ અભિગમ સાથેની સેવા માર્કેટિંગના આ વર્ગમાં આપનું સ્વાગત છે મારું નામ છે ડો બિપ્લબ દત્તા આ વીડિયો જોવા બદલ તમારો આભાર આજે આપણે ગ્રાહકોના સંચાલન કરવાના પાઠની ચર્ચા કરીશું આજે આપણે બે ખ્યાલો વિષે ચર્ચા કરીશું જે વર્તમાન ગ્રાહકો અને ગ્રાહકોના આજીવન મૂલ્યની જાણકારી વિષે છે વર્તમાન ગ્રાહકોને જાળવી રાખવા કંપનીને જૂના ગ્રાહકો પાસેથી લાભ મળે છે કારણ કે તેઓ સેવાની પુનરાવર્તિત ખરીદી કરે છે ઉપરાંત જૂના ગ્રાહકોને સેવા આપવાનું પણ સસ્તું છે કારણકે તેમને સેવા વિતરણ તથા સેવા વિતરણની પ્રક્રિયામાં તેમની ભૂમિકા માટે વારંવાર શિક્ષિત કરવા પડતા નથી જુના ગ્રાહકો સેવાની વધેલી કિંમત ચૂકવવા માટે તૈયાર હોય છે કારણ કે તેઓ સેવાની ખરીદીથી સંતુષ્ટ હોય છે જુના ગ્રાહકો સેવા કંપની પાસેથી અન્ય સેવાની પણ ખરીદી કરે છે તેઓ કંપનીની સેવા વિશે અન્ય લોકો સાથે વાર્તાલાપ કરે છે અને અન્ય લોકોને પણ સેવા ખરીદવા પ્રોત્સાહિત કરે છે આમ કંપનીની આવકમાં વધારો થાય છે વર્તમાન ગ્રાહકો જાળવી રાખવા ગ્રાહક જ્યારે કંપની પ્રત્યે વફાદાર હોય છે ત્યારે ગ્રાહકની જાળવણી શક્ય છે જ્યારે ગ્રાહક સેવા કંપનીની સેવા ગુણવત્તાથી સંતુષ્ટ હોય છે ત્યારે તેમને સેવા કંપની પાસેથી સેવાની સાથે આર્થિક કિંમત પ્રાપ્ત થાય છે પ્રોફેસર સુનિલ ગુપ્તા અને વેલેરી ઝેથામલે 2006માં એક સંશોધનપત્ર પ્રકાશિત કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે ગ્રાહકોને સંતોષ આપવાથી તેમજ ગ્રાહકોને જાળવી રાખવાથી સેવા કંપનીને આર્થિક ફાયદો થાય છે ઉદાહરણ તરીકે અમેરિકન ગ્રાહક સંતોષ સૂચાંકમાં એક ટકાનો વધારો સેવા કંપનીના મૂલ્યમાં 240 થી 275 ડોલર મિલિયન નો સુધારો લાવે છે સેવા કંપનીએ એ નોંધવું જરૂરી છે કે કંપનીના તમામ ગ્રાહકો કંપની માટે નફાકારક હોય છે તેવું જાણવા મળ્યું છે કે કંપનીના ટોચના ૨૦ ટકા ગ્રાહકો કંપનીને ૨૨૦ ટકા જેટલો નફો કરી આપે છે નીચેની આકૃતિમાં જણાવ્યા પ્રમાણે બિન નફાકારક ગ્રાહકો કંપનીને થયેલા નફામાં ઘટાડો કરે છે તેથી હંમેશા સેવા કંપની નફાકારક ગ્રાહકોને ઓળખીને તેમને ટકાવી રાખવામાં રસ ધરાવે છે જ્યારે બિન નફાકારક ગ્રાહકોને ઓછી કિંમતની સેવા અથવા ઉચ્ચ કિંમતે સેવા આપીને જાળવે છે સંશોધકોએ એક કંપનીમાં શોધી કાઢ્યું કે કંપની તેમના સૌથી મોટા એકમાત્ર ગ્રાહકને સેવા આપવા સૌથી વધુ રોકાણ કરે છે અને તે કંપનીના નફાને પણ અસર કરે છે ત્યારબાદ કંપનીના સેવા કર્મચારીઓ ગ્રાહકને ઑફર કરવામાં આવતી સેવાઓને સુવ્યવસ્થિત કરે છે અને કંપનીના સૌથી મોટા ગ્રાહકો સાથે ઊંચા ભાવે વાટાઘાટો કરે છે આવી પરિસ્થિતીમાં કંપનીને મૂંઝવણ થાય છે કે કંપની માટે ગ્રાહકની કિંમતની ગણતરી કેવી રીતે કરવી તે માટે ગ્રાહક આજીવન મૂલ્ય અથવા CLV ના મોડલનો ઉપયોગ કરવામાં છે જે નીચેના વિભાગમાં વર્ણવેલ છે અહીં ગ્રાફમાં ગ્રાહકની નફાકારકતા દર્શાવવામાં આવી છે તેમાં ક્રમાંક ઓછા નફાકારક ગ્રાહકોથી વધારે નફાકારક ગ્રાહકો તરફ જાય છે તેથી જ એ જાણવા મળ્યું છે કે પ્રથમ 80 ગ્રાહકો નફાકારક છે તેથી જ એવું કહી શકાય કે પ્રથમ ૧૦ ટકા ગ્રાહકો સૌથી વધુ નફાકારક છે જ્યારે 200 ગ્રાહકોમાંથી 10 ગ્રાહકો બિન લાભકારી છે તેઓ કંપનીનો નફો ઓછો કરે છે અહીં વ્હેલ આકારનો વળાંક એ સંચિત નફાની ટકાવારી દર્શાવે છે અહીં આપણે ગ્રાહકોની સંચિત સંખ્યાની ટકાવારી જોઈએ છે જ્યારે પ્રથમ એક ટકા અથવા પાંચ ટકા ગ્રાહકો નફો કરતા નથી ત્યારે સેવા કંપનીને એમ લાગે છે કે 95 ટકા ગ્રાહકોના લીધે કંપનીનો નફો થતો નથી પરંતુ વ્હેલ આકારનો વળાંક કંપનીને બિન લાભકારી ગ્રાહકોને ઓળખીને તેનું સંચાલન કરવાનું માર્ગદર્શન આપે છે તેથી પ્રોફેસર સુનિલ ગુપ્તા અને ડોનાલ્ડ લેહમેન 2003માં બતાવ્યું હતું કે નીચેના સૂત્રનો ઉપયોગ કરીને ગ્રાહક આજીવન મૂલ્યોની ગણતરી કરી શકાય છે CLVmr1ir જ્યાં m એ ગ્રાહક દ્વારા પ્રાપ્ત થયેલ સતત માર્જિન છે આ r એ રીટેન્શન રેટ છે એટલે કે ગ્રાહક પુનઃખરીદી કરશે તેવી સંભાવના છે અને i એ પ્રવર્તમાન વ્યાજદર છે ગ્રાહકોની અગાઉની ખરીદીના માહિતીના વિશ્લેષણના આધારે માર્જિન અને રીટેન્શનની ગણતરી કરવામાં આવે છે ઉપરોક્ત સૂત્ર પરથી એ સ્પષ્ટ થાય છે કે કંપની પાસે જાળવી રાખવામાં આવેલ ગ્રાહકનું મૂલ્ય રીટેન્શન રેટના સીધા પ્રમાણમાં છે ઘણા સંશોધનોમાં એ જાણવા મળ્યું છે કે ગ્રાહકોની જાળવણી પણ રોકાણ કરવું એ માર્જિન પ્રક્રિયામાં કરવામાં આવતું રોકાણ અથવા ગ્રાહક સંપાદનના રોકાણ કરતાં વધારે મહત્વનું છે જોકે આ બાબત સેવા ઉઘોગના જીવન ચક્ર પર આધારિત છે ઉદાહરણ તરીકે સંશોધનોમાં એ જાણવા મળ્યું છે કે વર્તમાન ગ્રાહકોને જાળવી રાખવા કરતા નવા ગ્રાહકો મેળવવા પાંચ ગણા વધુ ખર્ચાળ છે તેથી કંપની વર્તમાન ગ્રાહકોને જાળવી રાખી તેમને કંપની પ્રત્યે વફાદાર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ આ વર્ગમાં આપણે ગ્રાહકોને જાળવી રાખવાના મુદ્દાઓ અને સેવા વ્યવસાયમાં ગ્રાહકના ખરીદીકાળના મૂલ્યને માપવાની પદ્ધતિ વિષે ચર્ચા કરી જો ગ્રાહકને આપવામાં આવતી સેવામાં કંઈ ખોટું થાય તો સેવા પુનઃપ્રાપ્તિ દ્વારા નુકસાનને સુધારવું પડશે સેવા પુનપ્રાપ્તિના મુદ્દા વિષે આગામી વર્ગમાં ચર્ચા કરીશું